આ લેક્ચરમાં અમે કેટલીક અનન્ય ઇનપુટ આઉટપુટ સુવિધાઓ વિશે વાત કરીશું જે STM32 બોર્ડમાં ઉપલબ્ધ છે જે તમે અમારા છેલ્લા લેક્ચરમાં જોયું છે આ લેક્ચરમાં આપણે પહેલા પલ્સ વિડ્થ મોડ્યુલેશન વિશે વાત કરીશું જેને ટૂંકમાં આપણે PWM કહીએ છીએ પછી આ ચોક્કસ બોર્ડ પર PWM કેવી રીતે વાપરવું અને અંતે આ બોર્ડ પર ઇન્ટરપ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો આપણે પલ્સ વિડ્થ મોડ્યુલેશન વિશે વાત કરીએ તે એક તકનીક છે જ્યાં તમે અમુક પ્રકારના ડિજિટલ મૂલ્યના મૂલ્યને સમકક્ષ એનાલોગ મૂલ્યમાં એન્કોડ કરી શકો છો પરંતુ સીધી નહીં તેને એન્કોડ કરવાની પરોક્ષ રીત છે આ લેક્ચર આગળ વધતાં જ આપણે તેને સમજીશું ચાલો આપણે જોઈએ કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન શું છે પ્રથમ વસ્તુ એ છે કે PWM નો ઉપયોગ કરીને આપણે અમુક પ્રકારના રેકટેનગ્યુલર ડિજિટલ વેવફોર્મ ઉત્પન્ન કરી શકીએ છીએ અને ત્યાં ચોક્કસ ટાઇમ પીરિયડ T હશે PWM અમને અમુક પ્રકારની સુવિધા લાવવામાં મદદ કરે છે જે કેટલાક પરિમાણો માટે પ્રમાણસર હોય છે જેને આપણે એન્કોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ON OFF વર્તનથી આવે છે જેમ કે જ્યારે આ વેવફોર્મ ઉચું હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે તે ચાલુ છે અને જ્યારે તે ઓછું હોય ત્યારે આપણે કહીએ કે તે બંધ છે રસની વાત એ છે કે અમારું વેવફોર્મ કેટલા સમય માટે ચાલુ છે અને તે કેટલો સમય બંધ છે આઉટપુટ સિગ્નલ ચોક્કસ સમયગાળા સાથે ચાલુ અને બંધ સિગ્નલ વચ્ચે વૈકલ્પિક રહેશે ચોક્કસ આ ઓન્ સમય અને ઓફ સમય પણ કોઈ ચોક્કસ કેસમાં નક્કી કરવામાં આવશે PWM વિવિધ એપ્લિકેશનોમાં વાપરી શકાય છે આપણે ડેટા કમ્યુનિકેશન માટે અને કંટ્રોલ એપ્લિકેશનો માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ જેમાં આપણે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન માટે વધુ રસ છે અને કમ્યુનિકેશન એપ્લિકેશન માટે તમે PWM નો ઉપયોગ કેટલીક માહિતીને એન્કોડ કરવા માટે પણ કરી શકો છો પરંતુ અહીં ચર્ચાના અવકાશ માટે આપણે તે જાણવાની જરૂર નથી હવે ચાલો જોઈએ કે PWM કેવી રીતે કાર્ય કરે છે આ વેવફોર્મમાં જે PWM દ્વારા જનરેટ કરવામાં આવે છે તે ટાઇમ પીરિયડ કોન્સટન્ટ રાખવામાં આવે છે એકવાર અમે આ ટાઇમ પીરિયડ T નો ઉલ્લેખ કરીશું પછી આ સતત રાખવામાં આવશે હવે આપણે જે પરિમાણને એન્કોડ કરવા માગીએ છીએ તેના આધારે કંઈક એવું છે જે આપણે બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પલ્સ વિડ્થ છે અથવા ઓન્ સમય આપણે તેને t on કહીએ આ t on એ એવી વસ્તુ છે કે જેને આપણે એન્કોડ કરવા માગીએ છીએ તે પરિમાણના પ્રમાણમાં આપણે અલગ હોઈએ છીએ આ સંદર્ભમાં આપણે આ રેકટેનગ્યુલર વેવફોર્મ ડ્યૂટિ સાઇકલ તરીકે ઓળખાતી કંઈક વ્યાખ્યાયિત કરીએ છીએ તે પલ્સ જેટલો સમય ઓન્ હશે એ ટકાવારી તરીકે દર્શાવવામાં આવતા સમયનું પ્રમાણ છે તેથી ખરેખર ડ્યૂટિ સાઇકલ ને કુલ સમય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેના માટે તમારી પલ્સ એ કુલ ટાઇમ પીરિયડ દ્વારા વહેંચાય છે અથવા પલ્સ અવધિ ૧૦૦ દ્વારા ગુણાકાર થાય છે આ આકૃતિમાં સમય પર પલ્સ t on તે કેપિટલ T દ્વારા વિભાજિત કરવામાં આવે છે ૧૦૦ દ્વારા ગુણાકાર છે જે તમને ડ્યૂટિ સાઇકલ આપશે PWM ના સંદર્ભમાં નોંધવાની બીજી બાબત એ છે કે તમારી પાસે જે પણ ડ્યૂટિ સાઇકલ છે તમે કેટલાક સરેરાશ મૂલ્યને નિર્ધારિત કરી શકો છો વેવફોર્મનું સરેરાશ અથવા DC મૂલ્ય કેટલું છે તમારામાંના ફ્યુરિયર ટ્રાન્સફોર્મ જાણતા લોકો માટે જો તમે આ વેવફોર્મનું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ લેશો તો તમને 0 સ્તર પર થોડું એમ્પલિટયૂડ મળશે જે DC ઘટક હશે ચાલો માની લઈએ કે આ વોલ્ટેજ 0 વોલ્ટથી કેટલાક મહત્તમ સુધી બદલાય છે ચાલો આપણે ૫ વોલ્ટ કહીએ સરેરાશ મૂલ્ય આ ડોટેડ લાઇન દ્વારા વચ્ચે બતાવવામાં આવે છે આ સરેરાશ મૂલ્ય પલ્સનો કેટલો સમય ચાલુ છે તેના પર ખૂબ નિર્ભર રહેશે વધુ સમયગાળા દરમિયાન આ ડોટેડ લાઇન આગળ વધશે પરંતુ જો પલ્સ ખૂબ જ સાંકડી હોય તો આ ડોટેડ લાઇન નીચે જશે આવશ્યકપણે ડ્યૂટિ સાઇકલ ને સમયોજિત કરીને આપણે વેવફોર્મના સરેરાશ મૂલ્યને સમયોજિત કરી રહ્યા છીએ જો તમે ખાલી એક ઇન્ટેગ્રલ લો છો અને તમે સરેરાશ ટાઇમ પીરિયડ T ઉપર વેવફોર્મના સરેરાશ મૂલ્યની ગણતરી કરી શકો છો તેથી સમય 0 થી T સુધી ઇન્ટેગ્રલ રહેશે ચાલો આપણે કહીએ કે એક ટાઇમ પીરિયડ f dt છે જો તમે ગણતરી કરો છો તો તમને આની જેમ મૂલ્ય મળશે જ્યાં VH ઉચ્ચ વોલ્ટેજનું સ્તર છે VL એ વોલ્ટેજનું નીચું સ્તર છે તે t on ટાઇમ પીરિયડ માટે ઉચી છે તે t off 1 t on ટાઇમ પીરિયડ માટે ઓછી હશે કારણ કે આપણે T દ્વારા વિભાજીત કરીએ છીએ મોટાભાગના કિસ્સાઓમાં નીચલા સ્તરનું વોલ્ટેજ 0 વોલ્ટ લેવાય છે તેથી જો VL 0 તો બીજી ટર્મ અદૃશ્ય થઈ જશે તેથી તમારું સરેરાશ મૂલ્ય ફક્ત t on થશે VH તેથી t on ને સમયોજિત કરીને સરેરાશ મૂલ્ય એ ટાઇમ પીરિયડ અથવા ડ્યૂટિ સાઇકલની ઇંડિરેકટલી પ્રપોર્શનલ હશે જો ટાઇમ પીરિયડ કોન્સટન્ટ હોય તો ડ્યૂટિ સાઇકલ એ t on માટે પ્રપોર્શનલ હશે જે સરેરાશ મૂલ્યને પ્રપોર્શનલ છે હવે આ PWM વેવફોર્મથી આપણે સરેરાશ મૂલ્ય કેવી રીતે કાઢી શકીએ સૌથી સહેલો રસ્તો એ છે કે તમે લો પાસ ફિલ્ટર નો ઉપયોગ કરી શકો છો સૌથી સરળ પ્રકારનું લો પાસ ફિલ્ટર એ RC સર્કિટ રેસિસ્ટન્સ એ સીરિજમાં છે અને એક કેપેસિટર સમાંતર છે જો તમે પલ્સ વેવફોર્મ લાગુ કરો છો તો તમને આઉટપુટ વોલ્ટેજ મળશે જે DC મૂલ્ય હશે પૂરા પાડવામાં આવેલ RC ટાઇમ કોન્સટન્ટને યોગ્ય રીતે પસંદ કરવામાં આવી છે કે જેથી ફક્ત ઘટકોની સૌથી નીચી ફ્રિક્વન્સી કોઈપણ એન્ટેન્યુએશન વિના પસાર કરવામાં આવશે ઊંચી ફ્રિક્વન્સી એન્ટેન્યુએટેડ થઈ જશે તેથી તમને આઉટપુટમાં વોલ્ટેજનું લગભગ DC મૂલ્ય મળશે રસપ્રદ મુદ્દો એ નોંધવા માટે કે PWM સાથેનો આ પ્રકારનો સર્કિટ તમે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની જગ્યાએ વાપરી શકો છો ડિજિટલથી એનાલોગ કન્વર્ટર કે જેની આપણે પછી ચર્ચા કરીશું તે એક સર્કિટ છે જે ડિજિટલ ઇનપુટ લે છે અને આઉટપુટ પર પ્રમાણસર એનાલોગ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તેથી ડિજિટલ ઇનપુટને નિયંત્રિત કરીને આપણે આઉટપુટ એનાલોગ વોલ્ટેજને સમયોજિત કરી શકીએ છીએ હવે PWM તમને એક સમાન ફીચર પણ પ્રદાન કરે છે જેમ કે જો તમે કહી શકો કે વેવફોર્મની ડ્યૂટિ સાઇકલને બદલી શકો છો જે તમે કહી શકો છો તે અમુક પ્રકારનો ડિજિટલ ઇનપુટ છે તમે t on ગોઠવણ કરી રહ્યાં છો અને તમને આઉટપુટમાં વોલ્ટેજ મળી રહ્યું છે જે t on ને પ્રમાણસર છે તેથી આ સર્કિટ પણ ડિજિટલ થી એનાલોગ કન્વર્ટરના જેવા કંઈક કાર્ય કરે છે ઇનપુટમાં ડિજિટલ મૂલ્ય લાગુ કરવાને બદલે આપણે PWM વેવફોર્મની પલ્સ પહોળાઈને સમયોજિત કરી રહ્યા છીએ ધ્યાનમાં લેવાની વાત એ છે કે ધારો કે હું આ સર્કિટનો ઉપયોગ કેટલાક ઉપકરણોને નિયંત્રિત કરવા માટે કરું છું સારું તે હીટર હોઈ શકે છે તે પ્રકાશ હોઈ શકે છે જ્યાં હું વીજ પુરવઠો પૂરો પાડવા માટે પલ્સ વેવફોર્મ લાગુ કરું છું મોટાભાગના સર્કિટ્સમાં તેની અંદર બિલ્ટ ઇન રેઝિસ્ટન્સ અને કેપેસીટન્સ અસર હોય છે થોડી ઇલેક્ટ્રોનિક સર્કિટ હશે ઇનપુટ અવરોધ છે અને ઇનપુટ તબક્કામાં ઘણીવાર બિલ્ટ ઇન લો પાસ ફિલ્ટર હોય છે તેથી મોટાભાગના કિસ્સાઓમાં આ લો પાસ ફિલ્ટર ઘણીવાર આવશ્યક હોતું નથી આ PWM પલ્સ વેવફોર્મ તમે જે ઉપકરણને નિયંત્રિત કરવા માંગો છો તેના પર સીધું જ વાપરી શકો છો અને ઇનપુટ તબક્કામાં તમને જોઈતી હોય તે સરેરાશ મૂલ્યના આધારે લો પાસ ફિલ્ટર આપોઆપ સરેરાશ મૂલ્ય કાઢશે PWM ની કેટલીક લાક્ષણિક એપ્લિકેશનો અહીં સૂચિબદ્ધ છે ધારો કે તમે DC મોટરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો આ માટે હંમેશાં એક કંટ્રોલ સિગ્નલ હોય છે જેની મદદથી તમે મોટર પર તમે જે વીજ પુરવઠો લાગુ કરી રહ્યા છો તેને સમયોજિત કરી શકો છો જો PWM વેવફોર્મ તમે સીધા જ વાપરો છો તો સરેરાશ મૂલ્ય બરાબર વીજ પુરવઠો હશે તેથી ડ્યૂટિ સાઇકલને વ્યવસ્થિત કરીને તમે વીજ પુરવઠોને અસરકારક રીતે ગોઠવી શકો છો ત્યાં મોટરની ગતિને સમયોજિત કરી શકો છો આ એક એપ્લિકેશન છે જે તમે વિચારો છો હીટર જેવા ગેજેટ વિશે વિચારો અથવા તો તમે માઇક્રોવેવ ઓવન વિશે પણ વિચારી શકો જ્યારે તમે માઇક્રોવેવ ઓવનની શક્તિને સમયોજિત કરો છો ત્યારે ખરેખર શું થાય છે એક PWM મિકેનિઝમ છે જે માઇક્રોવેવ મિકેનિઝમને ઓન્ અને ઓફ કરશે અને ડ્યૂટિ સાઇકલ ગોઠવી છે ઓટોમેટિક હીટર કંટ્રોલ સિસ્ટમમાં સમાન રહેશે તમે હીટર ચાલુ અને બંધ કરો છો જ્યારે તમે હીટર ચાલુ કરો છો તે સમય PWM વેવફોર્મ ડ્યૂટિ સાઇકલના પ્રમાણસર રહેશે અને એવી અન્ય ઘણી એપ્લિકેશનો છે જેનો તમે વિચાર કરી શકો છો જો તમે STM32F401 બોર્ડ પર ફરી મુલાકાત લો છો તો જો તમે Arduino કનેક્ટરને જોશો તો તમે જોશો કે ત્યાં ઘણા PWM પિન ઉલ્લેખિત છે આવી છ PWM પિન છે ત્યાં એક પ્રમાણભૂત PWMOut ઇન્ટરફેસ છે જેનો ઉપયોગ આપણે અમુક પ્રકારના સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ પર કરીશું જેમને mbed કહેવામાં આવે છે આ આપણે પછીથી જોઈશું આ mbed હેઠળ PWMOut આ એક સ્ટાન્ડર્ડ લાઇબ્રેરિ છે જે પ્રદાન કરવામાં આવ્યું છે તે અમને PWMનો ઉપયોગ કરતી એપ્લિકેશનો વિકસાવવામાં મદદ કરે છે હવે આ ઇન્ટરફેસમાં કેટલાક કાર્યો છે જે પેદા થયેલ PWM વેવફોર્મની ડ્યૂટિ સાઇકલને સમયોજિત કરવા માટે કહી શકાય Arduino ઇન્ટરફેસ 6 PWM આઉટપુટને સપોર્ટ કરે છે પરંતુ જો તમારી પાસે આ વિગતવાર પિનના એક્સેસ છે તો ઘણા વધુ છે તેથી તમારી પાસે 6 થી વધુ PWM આઉટપુટ પિન પણ હોઈ શકે છે આવશ્યકપણે આ PWM સિગ્નલ ઓન્ અને ઓફ કેટલાક ટાઈમરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તમે આઉટપુટ 1 પર મૂકી શકો છો ટાઈમરને મૂલ્ય સાથે લોડ કરી શકો છો અને ક્લોકથી ટાઇમર નીચે ગણતરી કરવામાં આવશે તમે 0 સુધી જાય ત્યાં સુધી રાહ જુઓ ઉદાહરણ તરીકે આ ઓન્ પીરિયડ 10 ની ગણતરી મૂલ્યનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને આ ઓફ પીરિયડ 18 ની ગણતરી મૂલ્યનું પ્રતિનિધિત્વ કરી શકે છે તેથી હું કાઉન્ટર અથવા ટાઈમરને તે યોગ્ય મૂલ્યથી લોડ કરીશ અને તે 0 સુધી પહોંચે ત્યાં સુધી તેને નીચે ગણતરી પર જવા દો અને તે 0 સુધી પહોંચે ત્યાંથી હું તેનું સિગ્નલનું મૂલ્ય બદલીશ અને આ 10 18 10 18 10 18 ને પુનરાવર્તિત કરે છે જ્યારે હું ક્લોક સાઇકલને બદલવા માંગુ છું ત્યારે હું કુલ 28 રાખીશ પરંતુ ફક્ત હું પહેલો ભાગ બદલીશ ધારો કે મારો પહેલો ભાગ 5 બનાવે છે બીજો ભાગ આપોઆપ 23 માં સમયોજિત થઈ જશે આ રકમ 28 હશે કારણ કે પીરિયડ સમાન રહેશે આ ગોઠવણો આપમેળે થઈ જાય છે કારણ કે હું ડ્યૂટિ સાઇકલને એડજસ્ટ કરું છું ચાલો PwmOut લાઇબ્રેરીના ભાગ રૂપે ઉપલબ્ધ કાર્યો જોઈએ આ PwmOut ક્લાસ છે આ એક ઓબ્જેક્ટ લક્ષી ખ્યાલ છે આ તે ક્લાસ છે જે નિર્દિષ્ટ પિન સાથે જોડાયેલ PwmOut ઇન્ટરફેસ બનાવશે કારણ કે Ardino ઇન્ટરફેસ પર ઘણી બધી પિન હોય છે જેને D1 D2 D3 વગેરે કહેવામાં આવે છે તમે જે પણ PWM પિન જોશો તે PWMD3 તેમ લખ્યું છે હું કેટલાક ઉદાહરણ લઈશ રાઇટ અને રીડ નામના કેટલાક કાર્યો છે રાઈટ ફંક્શનનો ઉપયોગ કરીને તમે વેવફોર્મનું ડ્યૂટિ સાઇકલ સ્પષ્ટ કરી શકો છો ડ્યૂટિ સાઇકલ 0 થી 1 ના અપૂર્ણાંક તરીકે નિર્દિષ્ટ થયેલ છે આનો અર્થ એ છે કે તે 100 દ્વારા ગુણાકાર કરાયો નથી ફક્ત ઓન્ પીરિયડ ભાગ્યા કુલ પીરિયડ થશે તે અપૂર્ણાંક તરીકે નિર્દિષ્ટ થયેલ છે જો તમે તેને 0 5 તરીકે લખો છો તો તે ઓન્ અને ઓફ પીરિયડ સમાન હશે એ જ રીતે તમે ડ્યૂટિ સાઇકલ સેટિંગનું વર્તમાન મૂલ્ય વાંચી શકો છો ધારો કે કોઈ પ્રોગ્રામમાં તમને યાદ નથી કે તમે નક્કી કરેલ ડ્યૂટિ સાઇકલ શું હતું તમે આ કાર્યને વાંચવા અને તે જાણીને કોલ કરી શકો છો અને અમે ટાઇમ પીરિયડ સુયોજિત કરી શકીએ છીએ ત્યાં ત્રણ કાર્યો ઉપલબ્ધ છે પીરિયડ period ms period us પ્રથમ એક ટાઇમ પીરિયડ સેકંડમાં સ્પષ્ટ કરે છે બીજો એક મિલિસેકન્ડમાં ત્રીજું માઇક્રોસેકન્ડમાં સ્પષ્ટ કરે છે ધ્યાનમાં લેવાનો એકમાત્ર મુદ્દો એ છે કે જ્યારે તમે તેને સેકંડમાં સ્પષ્ટ કરો છો ત્યારે તમારું પરિમાણ એક ફ્લોટિંગ પોઇન્ટ નંબર હશે તમે 2 5 લખી શકો છો પરંતુ જ્યારે તમે મિલિસેકન્ડ્સ અથવા માઇક્રોસેકન્ડ્સમાં ઉલ્લેખિત કરો છો ત્યારે પરિમાણો પૂર્ણાંક હશે તેથી કોઈ અપૂર્ણાંક ભાગોની મંજૂરી નથી તમારે આ યાદ રાખવું જોઈએ તમે ડ્યૂટિ સાઇકલ લખીને તમારો પીરિયડ સેટ કરી શકો છો ડ્યૂટિ સાઇકલને સ્પષ્ટ કરવાને બદલે તમારી જાત સાથે નિયંત્રણ રાખવાની બીજી રીત છે તમે પલ્સની પહોળાઈ t on સ્પષ્ટ કરી શકો છો અહીં તમે સેકંડ મિલિસેકંડ અથવા માઇક્રોસેકન્ડ્સમાં પણ નિર્દિષ્ટ કરી શકો છો ફરીથી સેકંડમાં તે ફ્લોટિંગ પોઇન્ટ મિલિસેકન્ડ્સ અને માઇક્રોસેકન્ડ્સ હશે જે પૂર્ણાંકો હશે હવે લખવા માટે એક શોર્ટકટ છે જો તમે તરત જ તે ઓબ્જેક્ટનું નામ કંઇક સમાન બરાબર આપો જે લખવા જેટલું બરાબર છે અમે કેટલાક ઉદાહરણો લઈશું ધારો કે અમે 50 ડ્યૂટિ સાઇકલ સાથે 100 હર્ટ્ઝ પલ્સ જનરેટ કરવા માંગીએ છીએ 100 હર્ટ્ઝનો અર્થ શું છે 100 હર્ટ્ઝ એટલે કે 1100 સેકન્ડ 0 01 સેકંડ ટાઇમ પીરિયડ હશે હું બે વૈકલ્પિક કોડ બતાવી રહ્યો છું મારે આ mbed h હેડર શામેલ કરવું પડશે કારણ કે મેં ઉપયોગમાં લીધેલા ઘણા કાર્યો બધા ત્યાં શામેલ છે આ PwmOut એ PWM ઓબ્જેક્ટ છે જે મેં તમને કહ્યું છે અમારે આ ક્લાસનો દાખલો બનાવવો પડશે તમે કોઈ ઓબ્જેક્ટ બનાવો છો જેને તમે તેને PWM1 કહો છો અને p21 એ પિનનું નામ છે તમે વિગતવાર કનેક્ટરના સંદર્ભમાં તમને p21 જાણતા હશો જ્યાં તમે જોશો ત્યાં બંને બાજુ એક કનેક્ટર હશે કન્વેન્શન એ છે કે પિન 1 2 3 4 5 6 જેવા આના જેવા છે કે પિન નંબર 21 એ PWM પોર્ટ છે અથવા જો તમે Arduino કનેક્ટરનો ઉપયોગ કરો છો તો તે PWMD3 લખાયેલ છે તેથી p21 ને બદલે તમે સીધા જ D3 પણ લખી શકો છો મુખ્ય ફંક્શનમાં આ C કોડ છે જે હું લખી રહ્યો છું હું બંને કાર્યોના પીરિયડને કોલ કરું છું અને લખું છું 0 01 નો અર્થ 100 હર્ટ્ઝ છે અને હું ડ્યૂટિ સાઇકલને 0 5 તરીકે સ્પષ્ટ કરું છું બીજો કોડ તે જ છે જ્યાં લખવા માટે કોલ કરવાને બદલે હું શોર્ટકટનો ઉપયોગ કરી રહ્યો છું જો હું સીધું PWM1 0 5 લખું તો તેનો અર્થ એ કે આપણે ડ્યૂટિ સાઇકલ 0 5 લખી રહ્યા છીએ આ ફક્ત એક શોર્ટકટ છે આ રીતે તમે PWM વેવફોર્મ જનરેટ કરી શકો છો બીજું એક ઉદાહરણ લો આ 1 KHz પલ્સ છે જેમાં 80 ડ્યુટી સાઇકલ છે અહીં વેવફોર્મ કંઈક આના જેવો દેખાશે 1 KHz એટલે કે સમયગાળો 1 મિલિસેકંડનો હશે અને 80 ડ્યુટી સાઇકલ હશે તે જ રીતે તમે PWM પિનનો ઉલ્લેખ કરો છો તમે પીરિયડ મિલિસેકંડમાં નિર્દિષ્ટ કરો છો અને ડ્યુટી સાઇકલ 0 તે આના જેવા વેવફોર્મ જનરેટ કરશે આ આપણે પછીથી નિદર્શનમાં જોઈશું હવે ચાલો જોઈએ કે કયા પ્રકારનાં ઇન્ટરપ્ટસ છે જે STM32 બોર્ડ પર ઉપલબ્ધ છે ઘણી એપ્લિકેશનોમાં જ્યાં તમે કેટલાક ઉપકરણોને ઇન્ટરફેસ કરી રહ્યાં છો ત્યાં કેટલાક ઉપકરણો હશે જે બહારથી કેટલાક ઇન્ટરપ્ટ સિગ્નલસ ઉત્પન્ન કરી શકે છે મેં એ ઉલ્લેખ કર્યો છે કે ARM પ્રોસેસરોમાં ઘણા ઇન્ટરપ્ટ સ્રોત છે હકીકતમાં કોઈપણ પોર્ટ લાઇનનો ઉપયોગ તમે ઇન્ટરપ્ટ ઇનપુટ તરીકે કરી શકો છો ચાલો આપણે થોડી વધુ વિગતવાર તપાસ કરીએ બોર્ડના STM32F4 સામાન્ય પરિવાર માટે ત્યાં 23 એક્સટર્નલ ઇન્ટરપ્ટસ છે જે સપોર્ટેડ છે આ 23 એક્સટર્નલ ઇન્ટરપ્ટસને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે પહેલા ભાગમાં આપણી પાસે જનરલ પર્પસ IO પિન છે જેમ કે પોર્ટ A પોર્ટ B પોર્ટ C મેં વાત કરી હતી જેનો ઉપયોગ ઇન્ટરપ્ટ ઇનપુટ્સ તરીકે થઈ શકે છે વાસ્તવિક પ્રયોગોમાં તમે આ પિનનો ઉપયોગ ફક્ત ઇન્ટરપ્ટિંગ સ્ત્રોતોને કનેક્ટ કરવા માટે જ કરશો પરંતુ ત્યાં એક બીજો ભાગ છે જ્યાં કેટલાક વિશિષ્ટ ઉપકરણો ઇન્ટરપ્ટસ ઉત્પન્ન કરે છે જેવું તમારું USB ઇંટરફેસ ઇન્ટરપ્ટ પેદા કરી શકે છે તમારી રીઅલ ટાઇમ ક્લોક જે દિવસનો સમય જાળવી રાખે છે તે ઇન્ટરપ્ટ પેદા કરી શકે છે કેટલાક ટાઈમર કે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો તે ઇન્ટરપ્ટ પેદા કરી શકે છે જો તમારી પાસે Ethernet જેવું નેટવર્ક ઇન્ટરફેસ છે જે ઇન્ટરફેસ પણ ઇન્ટરપ્ટ પેદા કરી શકે છે આ ઉપકરણ વિશિષ્ટ ઇન્ટરપ્ટસ છે જે બીજી કેટેગરીમાં આવે છે પરંતુ પ્રથમ વર્ગ વધુ જનરલ પર્પસ છે અમારા પ્રયોગોમાં આપણે પ્રથમ વર્ગનો ઉપયોગ કરીશું પ્રથમ કેટેગરીમાં આને જનરલ પર્પસ IO અથવા GPIO ઇન્ટરપ્ટ લાઇન્સ કહેવામાં આવે છે આ કેટેગરી હેઠળ વ્યાપકપણે કહીએ છીએ કે આપણે ત્યાં 16 ઇન્ટરપ્ટ લાઇન્સ છે આ ઇન્ટરપ્ટ લાઇન્સને લાઇન 0 થી લાઈન 15 તરીકે ઓળખવામાં આવે છે તમારે યાદ રાખવું જોઈએ કે આ ARM બોર્ડમાં આપણે વાપરી રહ્યા છીએ ત્યાં ત્રણ જનરલ પર્પસ IO પોર્ટ્સ છે તેમાંના દરેકને 16 બિટ્સ છે આને પોર્ટ A પોર્ટ B અને પોર્ટ C કહેવામાં આવે છે આ પોર્ટ A0 થી પોર્ટ A15 સુધીના નંબર છે B0 થી 15 પોર્ટ C0 થી 15 છે નોંધવાની વાત એ છે કે આ 16 ઇન્ટરપ્ટ લાઇન્સ સ્વતંત્ર રીતે બધી પોર્ટ લાઇન્સ સાથે જોડાયેલ નથી તેના બદલે લાઇન0 એ PA0 PB0 અને PC0 જોડે જોડાયેલ છે તેથી જ્યારે પણ તમે લાઇન0 નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે તમે તમારા ઇન્ટરપ્ટ ઇનપુટને ક્યાં તો PA0 અથવા PB0 અથવા PC0 સાથે કનેક્ટ કરી શકો છો આનો અર્થ એ પણ છે કે તમે PA0 અને PB0 ને બે અલગ અલગ ઇન્ટરપ્ટ ઇનપુટ્સ તરીકે ઉપયોગમાં લઈ શકતા નથી કારણ કે તેનો અર્થ ખરેખર ઇન્ટરપ્ટના સંદર્ભમાં સમાન લાઇનનો અર્થ છે એ જ રીતે લાઈન1 એ PA1 PB1 PC1 સાથે જોડાયેલ છે લાઈન2 એ PA2 PB2 PC2 અને તેથી વધુ સાથે જોડાયેલ છે મેં કહ્યું તેમ તમે ઇન્ટરપ્ટ ઇનપુટ તરીકે x ના સમાન મૂલ્ય માટે PAx PBx PCx નો ઉપયોગ કરી શકતા નથી કારણ કે PAx PBx PCx બધા સમાન ઇન્ટરપ્ટ ઇનપુટ લાઇન x નો સંદર્ભ લે છે આ એવું કંઈક છે જે તમારે યાદ રાખવું જોઈએ ત્યાં 16 ઇન્ટરપ્ટિંગ સ્ત્રોતો છે જેનો તમે એક સમયે ઉપયોગ કરી શકો છો પરંતુ બધા 48 પોર્ટ ઇનપુટ્સ તમે કનેક્શન માટે વાપરી શકો છો ઇન્ટરપ્ટ માટે લાઇબ્રેરિ ફંક્શન્સ જે આપણને ઉપલબ્ધ છે તે નીચે મુજબ છે InterruptIn એ ક્લાસ છે તમે આ પ્રકારનો ઓબ્જેક્ટ બનાવો છો અહીં પણ તમે સ્પષ્ટ કરો છો કે તમે PWM ની જેમ કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને આ ઉપલબ્ધ ફંક્શન્સ છે રીડ અર્થ છે કે તમે ઇન્ટરપ્ટ ઇનપુટની સ્થિતિ હાલમાં 0 અને 1 છે કે નહીં તે વાંચી શકો છો જો તમે રીડ માટે કોલ કરો છો તો તે પૂર્ણાંક ના 0 અને 1 તરીકે આવે છે જો તમે ફક્ત તમે બનાવેલા ઓબ્જેક્ટના નામનો ઉપયોગ કરો છો તો તે રીડ માટેનું એક શોર્ટકટ છે રાઇઝ નામનું ફંક્શન છે જ્યાં તમે આપો તે પેરામીટર એ ફંક્શનનો નિર્દેશક છે આનો અર્થ એ થાય છે કે જો ત્યાં ઇન્ટરપ્ટ ઇનપુટ પર આપમેળે રાઈઝિંગ એડ્જ હોય તો તે ફંક્શન કહેવાશે આ અનિવાર્યપણે તમારી ઇન્ટરપ્ટ સર્વિસ સબરૂટિન અથવા ઇન્ટરપ્ટ હેન્ડલર જેવા ફંક્શન્સ કરે છે જ્યારે તમે C પ્રોગ્રામ લખી રહ્યા હો ત્યારે તમે કોઈ ઇન્ટરપ્ટ ઇનપુટ માટે સ્પષ્ટ કરી શકો છો આ તમારું ઇન્ટરપ્ટ હૅન્ડલર હશે અને તમે ફંક્શન્સને enable irq disable irq દ્વારા બોલાવીને એનેબલ અને ડિસેબલ કરી શકો છો જો તમે ઇચ્છો તો આ ઇન્ટરપ્ટસને એનેબલ અને ડિસેબલ કરશે ચાલો એક સરળ ઉદાહરણ બતાવીએ ડાબી બાજુ હું ઈન્ટ્રપ્ટ્સનો ઉપયોગ કરીને એક સરળ ઉદાહરણનો કોડ બતાવી રહ્યો છું માની લો કે આ તમારું માઇક્રોકન્ટ્રોલર બોર્ડ છે ચાલો આપણે D3 લાઈન પર કહીએ કે મેં સ્વીચને કનેક્ટ કર્યું છે સામાન્ય રીતે આપણે સ્વીચને કનેક્ટ કરીએ છીએ તે આ જેવું છે અમે એક રેસિસ્ટન્સને જોડીએ છીએ પછી તમે આની જેમ સ્વીચને કનેક્ટ કરો છો બીજી બાજુ અમે 5 વોલ્ટને કનેક્ટ કરીએ છીએ અને અહીં આપણી પાસે રેસિસ્ટન્સ છે જો આ સ્વીચ ખુલ્લો છે તો ઉચ્ચ વોલ્ટેજ અથવા લોજિક 1 તે D3 પર આવશે જો તેને દબાવવામાં આવે તો તે જમીન પર શોર્ટ કરવામાં આવશે અને લોજિક 0 આવશે અને D2 માં બીજી બાજુ અમે LED જોડી રહ્યા છીએ અમે રેસિસ્ટન્સને જોડીએ છીએ પછી તમે LED કનેક્ટ કરી રહ્યાં છો પછી અમે તેને 5 વોલ્ટથી કનેક્ટ કરી રહ્યાં છીએ તેથી જ્યારે પણ D2 0 છે ત્યાં વર્તમાન પ્રવાહ થશે અને LED ઝગમગાટ કરશે જો D2 1 છે ત્યાં કોઈ વર્તમાન પ્રવાહ થશે નહીં કારણ કે બંને બાજુઓ સમાન વોલ્ટેજ પર હશે અને LED ઝગમશે નહીં આ રીતે મેં કનેક્શન્સ બનાવ્યાં છે હું શું ઇચ્છું છું કે દર વખતે જ્યારે આ સ્વીચ દબાવવામાં આવે ત્યારે LEDની ગ્લોઇંગ સ્થિતિ બદલાવી જોઈએ તેનો અર્થ છે કે આ રીતે ઓન્ ઓફ ઓન્ ઓફ થાય પ્રોગ્રામમાં હંમેશની જેમ આપણે આ mbed h ને શામેલ કર્યું છે ત્યારબાદ આપણે InterruptIn પ્રકારનું ઓબ્જેક્ટ બનાવ્યું છે આપણે નામ સ્વીચ આપ્યું છે આપણે તેને D3 સાથે જોડ્યું છે D3 એ પિન નંબર છે કે જેમાં તમે ઇન્ટરપ્ટ ઇનપુટને કનેક્ટ કર્યું છે અને આ led એ ડિજિટલ આઉટપુટ પિન છે ત્યાં એક અન્ય ઓબ્જેક્ટ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને DigitalOut કહે છે બધી ડિજિટલ આઉટપુટ પોર્ટ લાઇનો માટે આપણે આ પ્રકારના DigitalOut ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ અને આ જોડાણનું નામ છે અને અહીં મેં પોર્ટ નંબર D2 નો ઉપયોગ કર્યો છે આ મારું મુખ્ય ફંક્શન છે અહીં આપણે આ રાઇઝ માટે પ્રથમ કોલ કર્યો છે સ્વિચ એ તમે બનાવેલ ઓબ્જેક્ટ છે રાઇઝ એટલે કે હું આ ફંક્શનને ઓબ્જેક્ટ સ્વિચના સંદર્ભમાં બોલાવી રહ્યો છું અને મેં toggle એટલે ટોગલનું એડ્રેસ આપ્યું છે ટોગલ એ એક ફંક્શનનું નામ છે આનો અર્થ એ કે જ્યારે પણ ત્યાં ઇન્ટરપ્ટ ઇનપુટ પર એક રાઈઝિંગ એડ્જ આવે છે ત્યારે આપમેળે ફંક્શન ટોગલ કહેવામાં આવશે અને તે પછી ત્યાં ડમી લૂપ આવે છે જ્યાં તમારો મુખ્ય પ્રોગ્રામ પ્રતીક્ષા કરે છે દર વખતે જ્યારે સ્વીચ પ્રેસ આવે છે એટલે એક ઇન્ટરપ્ટ આવે છે તે શું થશે ટોગલ ફક્ત led led જ કરશે જો led 0 હોત તો તે 1 થઈ જશે જો તે 1 હતું તો તે 0 થઈ જશે તેથી દરેક સ્વીચ પ્રેસ માટે ટોગલ કહેવામાં આવશે અને સ્થિતિ બદલાશે આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ અહીં અમે તમને PWM અને STM 32 બોર્ડ પર ઉપલબ્ધ ઇન્ટરપ્ટ ઇન્ટરફેસીસ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે